ટેલ 2 કોર્સ ડિઝાઇન અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમોની સૂચના પ્રો રાવ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ એન્જિનિયરિંગ વિભાગ ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગલુરુ વ્યાખ્યાન 03 ISD અને ADDIE શુભેચ્છાઓ ટેલ મોડ્યુલ 2 યુનિટ 3 માં સ્વાગત છે આપણે ISD ADDIE નું ઇન્સ્ટ્રક્શનલ સિસ્ટમ ડિઝાઇન મોડેલ જોવા જઈ રહ્યા છીએ જે આ એકમનું કેન્દ્ર હશે અગાઉના એકમમાં આપણે સમજી ગયા કે અભ્યાસક્રમની પદ્ધતિસરની રચનાનો શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર ફાળો આપી શકે છે આપણે વારંવાર કહ્યું છે કે જો તમે અભ્યાસક્રમની વ્યવસ્થિત ડિઝાઇનમાંથી પસાર થશો તો શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જો તમે તેને એકવાર કરો છો તો પછી દર વખતે જ્યારે તમે કોર્સ રજૂ કરો ત્યારે તમારે ફક્ત વધતો જતો ફેરફાર કરવાની જરૂર છે એ જ ફાયદો છે જ્યારે તમે કોઈ કોર્સ રજૂ કરો ત્યારે તમને જે અનુભવ થયો હોય તેના આધારે તમે આગલી વખતે વધારાના ફેરફારો કરીને રજૂ કરી શકો છો ફક્ત જ્યારે કન્ટેન્ટ અથવા અભ્યાસક્રમ નોંધપાત્ર રીતે બદલાય છે ત્યારે તમારે કોર્સની સંપૂર્ણ રીડિઝાઇનમાંથી પસાર થવું પડી શકે છે આ એકમમાં આપણે સૂચનાત્મક પદ્ધતિથી ડિઝાઇન મોડેલોની પ્રકૃતિ અને ખાસ કરીને ADDIE મોડેલની લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે સ્પષ્ટ હોવું જોઈએ સૂચના શું છે સૂચનાત્મક સિદ્ધાંતો શું છે સૂચના ડિઝાઇન અથવા સૂચનાત્મક ડિઝાઇન સિદ્ધાંત શું છે અને તેથી વધુ સૂચના એ કંઈ નથી પરંતુ હેતુપૂર્ણ પ્રવૃત્તિઓમાં સમાવિષ્ટ ઘટનાઓનો સમૂહ છે જે શીખવાની સુવિધા આપે છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે સૂચના આપી રહ્યા હોવ ત્યારે તમે ઘટનાઓની શ્રેણીમાંથી પસાર થઈ રહ્યા છો ઇવેન્ટ્સ ફક્ત વ્યાખ્યાન હોઈ શકે છે અથવા તે ટ્યુટોરીયલ સત્ર હોઈ શકે છે અથવા તે જૂથ ચર્ચા હોઈ શકે છે શીખવાની સુવિધા માટે આવા તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે દેખીતી રીતે સુચના કરવાની કોઈ અનન્ય રીત નથી અથવા આજ એકમાત્ર રસ્તો નથી દરેક તેના પોતાના તર્ક પર આધારિત હોઈ શકે છે અને એક સહેજ અલગ સૂચના સાથે આવી શકે છે અને આ ઇવેન્ટ્સ શીખનાર માટે બાહ્ય હોઈ શકે છે એટલે કે તમે છાપેલા પાના વિદ્યાર્થી અથવા શિક્ષકના વ્યાખ્યાન માટે ઉપલબ્ધ કરાવ્યા છે ઉદાહરણ તરીકે હું વિદ્યાર્થીઓને અગાઉથી વાંચવા અને વર્ગમાં આવવા માટે કહી શકું છું સામગ્રી મુદ્રિત પાઠ્યપુસ્તકમાં ચોક્કસ ઓળખાતા પાના હોઈ શકે છે અથવા તે એવી સામગ્રી હોઈ શકે છે જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તે પ્રશિક્ષકનું વ્યાખ્યાન અથવા વિદ્યાર્થીઓના જૂથની પ્રવૃત્તિઓ હોઈ શકે છે તે બધા શીખનાર માટે બાહ્ય છે આંતરિક માનસિક ઘટનાઓ હોઈ શકે છે જેમ કે શિક્ષક વિદ્યાર્થીનું ધ્યાન દોરે છે અથવા તેઓ તેમને કંઈક પૂર્વાભ્યાસ કરે છે અથવા શું થયું છે તેના પર પ્રતિબિંબિત કરે છે અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિ જેવી કે પોતાની પ્રગતિ પર નજર રાખે છે સૂચના બનાવવા માટે આંતરિક ઘટનાઓ અને બાહ્ય ઘટનાઓને કેટલાક ક્રમમાં જોડવામાં આવે છે સૂચનાત્મક ડિઝાઇનર તરીકે ઓળખાતી વ્યક્તિઓ છે જે બાહ્ય ઇવેન્ટ્સને ડિઝાઇન કરવા માટે શીખવાના સિદ્ધાંતોમાંથી મેળવેલા સિદ્ધાંતોને લાગુ કરે છે જેને આપણે સૂચના કહીએ છીએ તેથી અહીં કોઈએ આ સાથે પરિચિત હોવું જોઈએ સૂચનાત્મક ડિઝાઇનર સંભવત મનોવિજ્ઞાનની પૃષ્ઠભૂમિમાંથી આવી શકે છે અથવા કોઈપણ વિષયની પૃષ્ઠભૂમિથી કોઈ ફરક પડતો નથી પરંતુ તે શીખવાના સિદ્ધાંતો શીખવાનું સમાજશાસ્ત્ર વિવિધ શૈક્ષણિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને સમજવામાં ઘણો સમય પસાર કરશે અને ઉપયોગમાં લેવાતી તકનીકોથી વાકેફ થાય છે સૂચનાત્મક ડિઝાઇનર નામનો વ્યવસાય પણ છે અને સૂચનાત્મક ડિઝાઇનના ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી અને પીએચડી ડિગ્રી પણ છે સૂચનાત્મક ડિઝાઇનર તે વિષય માટે કોઈપણ વિષયના શિક્ષક સાથે કામ કરી શકે છે તે શાળાના શિક્ષકો સાથે અર્થશાસ્ત્ર એન્જિનિયરિંગ અથવા દવા શીખવતા શિક્ષક સાથે કામ કરી શકે છે વાસ્તવિક સૂચનાત્મક ડિઝાઇન એક પ્રકારની જૂથ પ્રવૃત્તિ બની જાય છે સામાન્ય રીતે ત્રણ મુખ્ય જૂથો છે એક સૂચનાત્મક ડિઝાઇનર છે બીજો વિષય નિષ્ણાત છે અથવા શિક્ષક જેઓ અભ્યાસક્રમ શીખવે છે અને અન્ય જૂથ છે એક કે બે વધુ જરૂરિયાતના આધારે ટેકનોલોજી જૂથ જો તમે એનિમેશન અથવા વેબ પેજીસની દ્રષ્ટિએ કોઈપણ તકનીકનો ઉપયોગ કરીને કોર્સ બનાવવા માંગતા હો તો તમારે તે તકનીકોનો ઉપયોગ કરવામાં નિષ્ણાતોની જરૂર છે પરંતુ થોડી સમસ્યા છે સામાન્ય રીતે વિષયના નિષ્ણાતોને ધ્યાનમાં લેવું ગમશે કે તેઓ નિર્ણય લેનારા છે કારણ કે તેઓ શિક્ષકો છે જે શિક્ષણ આપી રહ્યા છે અને સામાન્ય રીતે સૂચનાત્મક ડિઝાઇનરોને કોર્સને કેવી રીતે સૂચના આપવી જોઈએ તેના સૂચનો વિશે વાત કરવી ખૂબ જ મુશ્કેલ લાગે છે કારણ કે તેઓ સામગ્રીને જોતા નથી શિક્ષણ અને શીખવાના સંદર્ભને આધારે તેઓ સૂચવે છે તેથી કોર્સ ડિઝાઇન કરવામાં નિર્ણય લેનાર કોણ હોવો જોઈએ તે વચ્ચે હંમેશા થોડો ઝઘડો થાય છે હું ફક્ત આ સૂચન કરીશ જો તમે ક્યારેય સહભાગી અથવા શિક્ષક તરીકે જે સૂચનાત્મક ડિઝાઇન પ્રવૃત્તિમાં ભાગ લેવા માંગતા હો તો નિર્ણય લેવાની સમસ્યામાં ન આવો કે કોણે નિર્ણય લેવો જોઈએ તેને જૂથ પ્રવૃત્તિ તરીકે ગણવો જોઈએ અને સૂચનાત્મક ડિઝાઇનર પાસે નિષ્ણાત જ્ઞાન છે જ્યાં સામાન્ય શિક્ષક તરીકે ખૂબ જ ભાગ્યે જ સૂચનાત્મક ડિઝાઇન સંબંધિત તમામ જ્ઞાન હોય છે સૂચનાત્મક ડિઝાઇનના સિદ્ધાંતો ઉદાહરણ તરીકે તેઓ વિદ્યાર્થીઓને જૂથોમાં મૂકવામાં ક્યારે ફાયદો થશે તે નક્કી કરવામાં પ્રશિક્ષકોને મદદ કરી શકે છે એક પ્રશિક્ષક ક્યાંક તમારા કોર્સ ડિઝાઇન દરમિયાન કેટલીક જૂથ પ્રવૃત્તિ રજૂ કરવા માંગશે કઈ પરિસ્થિતિઓમાં તમારે જૂથ પ્રવૃત્તિ રજૂ કરવી જોઈએ તે કોઈપણ અને બધા માટે કરી શકાય છે ઓછામાં ઓછા સૂચનાત્મક ડિઝાઇનના સિદ્ધાંતો વિદ્યાર્થીઓને જૂથોમાં મૂકવામાં ક્યારે ફાયદો થશે તેના કેટલાક સંકેતો આપશે ક્યારે પ્રેક્ટિસ અને પ્રતિસાદ સૌથી અસરકારક રહેશે તમે ખરેખર પ્રતિસાદ ક્યારે આપો છો સમસ્યાનું નિરાકરણ અને ઉચ્ચ ક્રમ શીખવાની કુશળતા માટે પૂર્વ જરૂરીયાતોને ઓળખો જો કે અમારો ધ્યેય હંમેશા અમારા વિદ્યાર્થીઓને સમસ્યાનું નિરાકરણ અને શિક્ષણના ઉચ્ચ ક્રમ માટે તાલીમ આપવાનો હોય તેથી તમે તેના માટે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરો છો અને પૂર્વજરૂરીયાતો ઓળખો એક ક્રમ છે જેમાં તમે વિદ્યાર્થીને સમસ્યા હલ કરવા અથવા ઉચ્ચ ક્રમ શીખવાની કુશળતા પ્રાપ્ત કરવા માટે તૈયાર કરો છો તે જ સૂચનાત્મક ડિઝાઇનના સિદ્ધાંતો પ્રશિક્ષકને નિર્ણય લેવામાં મદદ કરશે તે સૂચનાત્મક સામગ્રીના ઉત્પાદકો અને સામગ્રી અભ્યાસક્રમ સામગ્રી વિકાસકર્તાઓ વેબ આધારિત અથવા ઇ લર્નિંગ કોર્સ ડિઝાઇનર્સ અને જાણકારી સંચાલન સિસ્ટમ ડિઝાઇનરોને કેવી રીતે ગોઠવવી તે માટે પણ ઉપયોગી થઈ શકે છે સૂચનાત્મક ડિઝાઇન સિદ્ધાંત શું છે તે એક સિદ્ધાંત છે જે કેવી રીતે કરવું તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે લોકોને શીખવામાં અને વિકાસમાં કેવી રીતે વધુ સારી રીતે મદદ કરવી તે વ્યાપકપણે કેટલાક માર્ગદર્શન પૂરું પાડે છે તે એક ડિઝાઇન આધારિત સિદ્ધાંત છે ડિઝાઇન લક્ષી સિદ્ધાંત શું છે આપણે અગાઉના મોડ્યુલમાં તેનો થોડો અભ્યાસ કર્યો છે ડિઝાઇન લક્ષી સિદ્ધાંતનો અર્થ છે તમે સૂચન કરી રહ્યા છો અથવા તમે પ્રસ્તાવ કરી રહ્યા છો કે જો તમે આ પ્રક્રિયાને અનુસરો છો તો તમને વધુ સારું પરિણામ મળે તેવી શક્યતા છે તે વર્ણનાત્મક સિદ્ધાંત નથી જ્યાં મોટાભાગના વિષય આધારિત સંશોધન ચાલે છે તે ડિઝાઇન લક્ષી સિદ્ધાંત છે તેનો અર્થ એ છે કે એક વ્યક્તિ તરીકે જો હું તમને a b c d પગલાઓનું પાલન કરવાનું સૂચન કરું તો વિદ્યાર્થી શીખવાની શક્યતા છે તમે તે નિર્ણય સાહજિક રીતે અથવા કેટલાક સિદ્ધાંતને અનુસરીને કરી શકો છો પરંતુ તે અનન્ય નથી એટલે કે ઉકેલ અનન્ય હોવો જરૂરી નથી અને તમારે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શીખવા માટે પગલાઓના તે ચોક્કસ ક્રમની પ્રાધાન્યતા સ્થાપિત કરવાની જરૂર છે એનએએસી અને એનબીએ માન્યતાની દ્રષ્ટિએ આજની દુનિયામાં એક બાબત એ વિભાગ અથવા સંસ્થાએ સવાલનો જવાબ આપવાની તમારી પાસે કઈ શ્રેષ્ઠ પદ્ધતિઓ છે ઉદાહરણ તરીકે શું તમે કેટલાક વિષયના સંદર્ભમાં બનાવ્યું છે કે જો તમે કેટલીક પ્રેક્ટિસને અનુસરશો તો વિદ્યાર્થીઓ કંઈક સારું શીખી શક્યા છે જો કોઈ શિક્ષક આ સૂચનાત્મક ડિઝાઇન સિદ્ધાંતો વિશે થોડુંક વાકેફ હોય તો પછી કોઈ એક પ્રેક્ટિસનું સંશોધન કરી શકે છે જે વધુ સારી રીતે શીખવા તરફ દોરી જાય છે પછી આપણે તેને એક સારી પ્રેક્ટિસ તરીકે રેકોર્ડ કરી શકીએ છીએ આજે સારી પદ્ધતિઓ પૂરી પાડવી એ અધિકૃત જરૂરિયાતોમાંની એક છે સૂચનાત્મક ડિઝાઇનનો સિદ્ધાંત સૂચનાની પદ્ધતિઓને ઓળખે છે સૂચનાની અનંત પદ્ધતિઓ છે જે શિક્ષણને ટેકો અને સુવિધા આપવાની રીતો છે અને તે પરિસ્થિતિઓ કે જેમાં તે પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ અથવા ન કરવો જોઈએ તમે દરેક વસ્તુ માટે એક પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા નથી પરિસ્થિતિને આધારે તમે કોઈ પદ્ધતિ પસંદ કરવા માંગો છો ત્યાં પદ્ધતિઓ અને પરિસ્થિતિઓ છે સૂચનાત્મક ડિઝાઇન સિદ્ધાંતો તેમને સરખાવામાં અને તેમને અનુક્રમમાં મદદ કરી શકે છે તમે જે પણ પદ્ધતિ લો છો તેને વિગતવાર ઘટક પદ્ધતિઓમાં પણ તોડી શકાય છે ઉદાહરણ તરીકે જૂથ ચર્ચામાં ઘટકો શું છે જ્યારે તમે કોઈ જૂથ બનાવવા માંગતા હો ત્યારે તમારે લોકોને વિવિધ ભૂમિકાઓ ઓળખવી પડશે જે ચર્ચાનું સંકલન કરે છે અને તમે ચર્ચાનો સારાંશ કેવી રીતે કરો છો તેના જેવા ઘટકોનો સંપૂર્ણ સમૂહ હોઈ શકે છે સૂચનાની કોઈપણ પદ્ધતિને વધુ વિગતવાર ઘટકોમાં વિભાજિત કરી શકાય છે એક વાત યાદ રાખવી જોઈએ પદ્ધતિઓ નિર્ણાયક કરતાં સંભાવના છે માત્ર કારણ કે તમે કોઈ પદ્ધતિ લાગુ કરી તેનો અર્થ એ નથી કે દરેક વિદ્યાર્થી આપમેળે શીખશે તમે ગમે તે કરો છતાં કેટલાક વિદ્યાર્થીઓ ભણી શકતા નથી તેના કારણો આપણે કદાચ જાણતા પણ ન હોઈએ તે જરૂરી નથી કે તે વિદ્યાર્થીની ભાગીદારીના અભાવને કારણે હોય પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ સાથે કંઈક કામ ન કર્યું તેના પાછળ અન્ય વિવિધ કારણો હોઈ શકે છે તમે હંમેશા કહી શકો છો કે તે માત્ર સંભાવના છે સરેરાશ આપણે કહી શકીએ કે જો વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં 15 ટકાનો સુધારો થયો હોય પરંતુ તે 15 ટકા બધા વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં તેથી પદ્ધતિઓ સંભવિત છે અને નિર્ધારિત નથી સૂચનાત્મક પરિસ્થિતિઓ બધી સંસ્થાઓ સમાન નથી દરેક પાસે જે પ્રકારની આધારરૂપ વ્યવસ્થા છે તે અલગ છે તમે ચાહકો સાથે વર્ગખંડ ધરાવી શકો છો અને પાછળ ની બેંચ પરની વ્યક્તિ ભાગ્યે જ સાંભળી શકે છે અથવા જેના પર તમે લખો છો તે પ્રકારના બોર્ડ તે વિદ્યાર્થીઓ માટે સુવાચ્ય હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે તેથી તમારી પાસે સૂચનાત્મક પરિસ્થિતિઓમાં અનંત વિવિધતાઓ છે મોટે ભાગે પરિસ્થિતિ પ્રકૃતિ દ્વારા નક્કી કરવામાં આવે છે કે શું શીખવાનું છે તે શું તે ગણિતનો અભ્યાસક્રમ છે કે ભૌતિક વિજ્ઞાનનો વર્ણનાત્મક અભ્યાસક્રમ છે તે શું શીખવાનું છે તેની પ્રકૃતિ અને પોતે શીખનારનો સ્વભાવ તમારા માટે ઉપલબ્ધ શિક્ષણનું વાતાવરણ અને સૂચનાત્મક વિકાસના અવરોધોની પ્રકૃતિ પર આધાર રાખે છે જો તમે કંઈક કરવા માંગતા હો તો તમારી પાસે અન્ય મર્યાદાઓ છે જેમ કે નાણાકીય મર્યાદાઓ સમયની મર્યાદાઓ સાધનોની મર્યાદાઓ અને તેથી વધુ સૂચનાત્મક પરિસ્થિતિ આ બધા પરિબળો દ્વારા વર્ગીકૃત થયેલ છે તેના સૂચનાના લક્ષ્યો શું છે તે અસરકારક હોવું જોઈએ તમે વિદ્યાર્થીઓને ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરવા માટે સુચના આપી રહ્યા છો તે મૂળભૂત જરૂરિયાત છે મારી સૂચનાત્મક પદ્ધતિ દ્વારા જો વિદ્યાર્થીઓ આ પરિણામોને વધુ સારી રીતે પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હોય તો તે અસરકારક છે હું જે પણ પ્રકારના પરીક્ષણો મૂલ્યાંકનોનો ઉપયોગ કરું છું તેમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનના આધારે હું અસરકારકતાને માપીશ અન્ય એક છે તે કાર્યક્ષમ હોવું જોઈએ કોઈપણ સૂચનાત્મક પદ્ધતિ સમય અને અન્ય સંસાધનોની દ્રષ્ટિએ કાર્યક્ષમ હોવી જોઈએ તે અસરકારક બનવા માટે હું તમામ પ્રકારના સંસાધનો માંગી શકું છું પરંતુ તે કાર્યક્ષમ ન પણ હોય ઉદાહરણ તરીકે કેટલાક લોકો એક ખાસ ખ્યાલ પર ભાર આપવા માટે થોડા દિવસો માટે વર્કશોપ કરે છે અને તે ખૂબ જ અસરકારક બની શકે છે કારણ તેમને ઉપયોગમાં લીધેલા સંસાધનો અને શિક્ષકની યોગ્યતા વગેરે પરંતુ આપણે તેને કાર્યક્ષમ ન કહી શકીએ કારણ કે એક નિયમિત ખ્યાલમાં એક વર્ગના સંદર્ભમાં તમારી પાસે આ સંસાધનની શક્યતા નથી કે તેના માટે સમય ઉપલબ્ધ નથી ત્રીજું એ છે કે તેને અપીલ કરવી જોઈએ કોઈપણ પદ્ધતિ કે જે તમે કરો છો લોકોએ ભાગ લેવો અથવા સંલગ્ન થવું જોઈએ આપણે તેને સૂચનાત્મક પરિણામોની અસરકારકતા કાર્યક્ષમતા અને સગાઈ કહી શકીએ કેટલીકવાર આપણે કહીએ છીએ કે આ સૂચના E3 સૂચના હોવી જોઈએ અસરકારકતા કાર્યક્ષમતા અને સંલગ્ન કેટલીકવાર તમારે પરિસ્થિતિમાં આમાંથી એક પરિબળ છોડી દેવું પડી શકે છે ઉદાહરણ તરીકે હું તેને કાર્યક્ષમ બનાવી શકું તેમ નથી આપેલ સમય સાથેના અર્થમાં હું ખ્યાલના મહત્વને કારણે સમયને ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યો નથી તેથી મને આ બાબતમાં એટલો કાર્યક્ષમ ન હોવાનો વાંધો નથી કેટલીકવાર પરિસ્થિતિ પર આધાર રાખીને તમારે આ તત્વોમાંથી એકનું બલિદાન આપવું પડી શકે છે સૂચનાત્મક સિસ્ટમ ડિઝાઇન મોડલ્સ ત્યાં મોડેલોનો સંપૂર્ણ સમૂહ છે તે વ્યવસ્થિત માર્ગદર્શિકા છે જે સૂચનાત્મક ડિઝાઇનરો વર્કશોપ અભ્યાસક્રમ સૂચનાત્મક કાર્યક્રમ તાલીમ સત્ર અથવા શૈક્ષણિક કાર્યક્રમો માટે સૂચનાત્મક સામગ્રી અને ઉત્પાદનો બનાવવા માટે અનુસરે છે અનિવાર્યપણે ISD મોડેલ એ માર્ગદર્શિકાઓનો સમૂહ છે જે તમે અનુસરો છો અને તે તેનાથી વધુ કંઇ નથી એટલે કે તમે એક ક્રમ મુજબ કરો પછી તે વધુ સારી રીતે ભણવામાં પરિણમે તેવી શક્યતા છે ISD એ એક પ્રક્રિયા છે કે જે સુનિશ્ચિત કરે છે કે શિક્ષણ આડેધડ રીતે ન થાય અને ચોક્કસ માપી શકાય તેવા પરિણામો સાથે પ્રક્રિયાનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવે છે સૂચનાત્મક ડિઝાઇનરની જવાબદારી સૂચનાત્મક અનુભવો બનાવવાનીછે જે સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ સૂચનાના લક્ષ્યો પ્રાપ્ત કરશે અથવા E3 સૂચના બનાવશે ADDIE મોડેલ ISD મોડેલ ADDIE વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકનનું ટૂંકું નામ છે ADDIE એ શીખવાના ઉત્પાદનના વિકાસ માટેની પ્રક્રિયા છે લર્નિંગ પ્રોડક્ટ એ છે જે વિદ્યાર્થીએ કરવા માટે સક્ષમ હોવું જોઈએ અને તે કેટલીક સામગ્રી પણ હોઈ શકે છે જે તમે બનાવી રહ્યા છો આ ADDIE ખ્યાલ પરિણામ આધારિત શિક્ષણના નિર્માણ માટે લાગુ કરી શકાય છે અત્યારે ચાલો આપણે કહીએ કે આપણો સંદર્ભ 1 સપ્તાહનો કાર્યક્રમ અથવા ટૂંકા ગાળાનો કાર્યક્રમ અથવા વર્કશોપ ડિઝાઇન કરતો નથી અમારું લક્ષ્ય એક સેમેસ્ટર કોર્સ ડિઝાઇન કરવાનું છે આ કોર્સ ચોક્કસ પરિણામોને પહોંચી વળવા માટે રચાયેલ છે ADDIE એક ખ્યાલ છે જે પરિણામ આધારિત શિક્ષણના નિર્માણ માટે લાગુ કરી શકાય છે ADDIE 1975 થી એક માળખામાં વિકસિત થયું છે જે શીખવા માટે સક્રિય બહુ કાર્યકારી સ્થિત અને પ્રેરણાદાયી અભિગમને સરળ બનાવે છે ચાલો આના બધા તત્વો જોઈએ તે બધું 1975 માં પાછું શરૂ થયું જ્યારે ADDIE શબ્દ બનાવવામાં આવ્યો હતો તે સક્રિય શિક્ષણ અને બહુવિધ કાર્યકારી શિક્ષણની સુવિધા આપે છે તે સ્થિત છે ત્યાં હંમેશા પરિસ્થિતિ હોય છે એટલે કે પરિસ્થિતિ ચોક્કસ સૂચના બનાવી શકાય છે અને તે પ્રેરણાદાયી શિક્ષણ પણ હોઈ શકે છે કેટલીકવાર જ્યારે તમે એક અનુભવમાં ભાગ લેશો અથવા વ્યાખ્યાન સાંભળો છો ત્યારે તે તદ્દન પ્રેરણાદાયક હોઈ શકે છે અને તે ADDIE ના તત્વોમાંનું એક પણ હોઈ શકે છે ફક્ત કારણ કે તમે કોઈ પ્રક્રિયાને અનુસરી રહ્યા છો તેનો અર્થ એ નથી કે તે પ્રેરણાદાયક નથી ADDIE નો થોડો ઇતિહાસ ADDIE સૌપ્રથમ 1975 માં દેખાયા હતા અને તમારે યાદ રાખવું જોઈએ કે તે યુ આર્મી માટે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર એજ્યુકેશનલ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પછી તમામ યુ સશસ્ત્ર દળો દ્વારા ઝડપથી અપનાવવામાં આવ્યું હતું આજે યુએસ સશસ્ત્ર દળો માટે તમામ તાલીમ કાર્યક્રમો ADDIE મોડેલનો ઉપયોગ કરીને બનાવવાનું ચાલુ છે તેથી તે એવી કોઈ વસ્તુ નથી જે જૂની છે જેમ કે કેટલાક લોકો દાવો કરે છે મૂળરૂપે ADDIE ધોધ મોડેલથી શરૂ થયું તેનો અર્થ એ છે કે તે એક ક્રમ છે જે તમે એક પગલું પૂર્ણ કરો અને પછી આગળના પગલા પર જાઓ કમનસીબે કેટલાક લોકો ફક્ત તે જ યાદ કરે છે અને એડીડીઆઈ પર હુમલો કરવાનું શરૂ કરે છે તે અપ્રસ્તુત છે પરંતુ તેમાંથી ADDIE મૂળ ધોધ મોડેલ છે જે 1984 માં ગતિશીલ સિસ્ટમ મોડેલમાં બદલાઈ ગયું 1984 થી તે ખરેખર પદ્ધતિમોડેલ છે US સંરક્ષણ સેવાઓ ADDIE ISD સૂચનાત્મક સિસ્ટમ ડિઝાઇન માં તમામ તાલીમ કાર્યક્રમોની રચના અને સંચાલન કરે છે આશ્ચર્યજનક રીતે ઘણા લોકોએ ADDIE પર હુમલો કર્યો છે અને તેઓએ પોતાનું સર્જન કર્યું છે આપણે હાલમાં સૂચિ જોઈશું અન્ય તમામ ISDs ADDIE મોડેલના નાના ચલો છે હું માનું છું કે આ ADDIE મોડેલમાં કોસ્મેટિક ફેરફારો છે ADDIE મોડેલ ત્યાં 5 તબક્કાઓ છે જે આપણે પહેલાથી જ વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકનની ઓળખ કરી છે અને પછી આપણે ડાબી બાજુએ બીજું મૂલ્યાંકન મૂક્યું છે ADDIE મોડેલ મુજબ કોર્સની ડિઝાઇન કેવી રીતે વિકસે છે તમે વિશ્લેષણથી પ્રારંભ કરો ગમે તે હોય જે આપણે હાલમાં જોઈશું વિશ્લેષણ તબક્કાને લગતી પ્રવૃત્તિઓ કર્યા પછી તમે તેને કોઈ દ્વારા ટીકા અથવા મૂલ્યાંકન કરો છો તે સાથીઓ હોઈ શકે છે અથવા તે હિસ્સેદારો હોઈ શકે છે તમે આ કર્યા પછી તેનું મૂલ્યાંકન કરો છો તેઓ કેટલાક ઇનપુટ્સ આપી શકે છે તમે તે લો અને ફરીથી તમારા વિશ્લેષણને ફરીથી કરો અહીં એક પ્રકારની પ્રતિક્રિયા પદ્ધતિ છે વિશ્લેષણનો તબક્કો પૂર્ણ કર્યા પછી અહીં જો જરૂરી હોય તો બહુવિધ પુનરાવર્તનો વિશ્લેષણ ડિઝાઇન તબક્કો પસાર કર્યા પછી સામાન્ય રીતે વાસ્તવિક દુનિયામાં શું થાય છે કોર્સ લોકોના જૂથ દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે તેઓ સતત ચર્ચા કરે છે તેનો અર્થ એ કે વિશ્લેષણ તબક્કાની પ્રવૃત્તિઓના આઉટપુટને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે ત્યાંથી તમે ડિઝાઇન કરવા માટે આવો છો ત્યાં ડિઝાઇન સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ છે ત્યાં પણ તમે આ પ્રકારના મૂલ્યાંકનમાંથી પસાર થાવ છો આપણે તેને રચનાત્મક મૂલ્યાંકન કહી શકીએ છીએ કેટલીકવાર તમારે પાછા જઈને વિશ્લેષણ તબક્કાની પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે યાદ રાખો કે આ પ્રતિસાદ હંમેશા થતો રહે છે અને પછી તે જ પ્રક્રિયા ચાલુ રહેશે ડિઝાઇન તબક્કાનું આઉટપુટ તમે વિકાસમાં જાઓ જો જરૂરી હોય તો તમે પાછા જાઓ અને કેટલીકવાર વિશ્લેષણના તબક્કામાં જાઓ અને પછી અમલ કરો તમે ફરીથી કરો આ આપણે હાલમાં જોશું કે દરેક તબક્કો શું કરી રહ્યો છે અને પછી તમારી પાસે છેલ્લે તબક્કાનું મૂલ્યાંકન છે આ એક પ્રકારનું હું આ કહી શકું છું સારાંશ મૂલ્યાંકન છે અને હું આ મૂલ્યાંકન પ્રક્રિયાને ડાબી બાજુએ રચનાત્મક મૂલ્યાંકન તરીકે કહી શકું છું તેથી તેથી જ આ મોડેલમાં મૂલ્યાંકન શબ્દ બે વાર દેખાય છે આ ચોક્કસપણે વોટરફોલ મોડેલ નથી હું કંઈક કરીશ અને તે કરવાનું ચાલુ રાખું છું અને હું પાછો આવું છું અને સંભવત તમામનું વિશ્લેષણ કરવા અને તેમાં ફેરફાર કરવાનું ચાલુ રાખું છું આગળ અને પાછળ સતત પ્રતિસાદ છે અને તમે ડિઝાઇન પર જાઓ તે પહેલાં વિશ્લેષણ તબક્કાના આઉટપુટની પ્રવૃત્તિઓને સ્થિર કરવી જરૂરી નથી કોઈક અન્ય ઘણા લોકોએ વિચાર્યું છે કે ADDIE એક ધોધ મોડેલ અથવા રેખીય તબક્કાનું મોડેલ છે ચાલો આપણે તબક્કાઓના પ્રથમ સ્તરના વર્ણનનું થોડુંક વિશ્લેષણ કરીએ આપણે પછીથી વધુ વિગતવાર કરીશું ADDIE મુજબ વિશ્લેષણનો તબક્કો લક્ષ્ય જૂથની જરૂરિયાતોને ઓળખે છે લક્ષ્ય જૂથની પ્રવેશ ક્ષમતાઓને ઓળખે છે અને જરૂરિયાતોને શીખવાના પરિણામોના સમૂહમાં અનુવાદિત કરે છે ઉદાહરણ તરીકે જો તમે આ જુઓ એન્જિનિયરિંગ પ્રોગ્રામ જેવા ઔપચારિક કાર્યક્રમમાં લક્ષ્ય જૂથની જરૂરિયાતો પહેલેથી જ અભ્યાસક્રમ ડિઝાઇન દ્વારા ઓળખવામાં આવે છે જ્યારે જો તમે કોઈ કંપની માટે પ્રોગ્રામ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરો છો તો તમારે લક્ષ્ય જૂથ શું છે તે જોવું પડશે અને એ જ રીતે જેમ કે કોર્સ ક્રમબદ્ધ છે અને પૂર્વશરત અભ્યાસક્રમો તમે આ કોર્સમાં આવો તે પહેલા જ હાથ ધરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે તેથી ઔપચારિક ઇજનેરી કાર્યક્રમમાં લક્ષ્ય જૂથની પ્રવેશ ક્ષમતાઓ પણ નાની ચિંતાનો વિષય છે પરંતુ મુખ્ય પ્રવૃત્તિ એ છે કે શીખવાના પરિણામોનો સમૂહ બનાવવો અથવા જેને આપણે અહીં અભ્યાસક્રમ તરીકે કહીએ છીએ અને જ્યારે આપણે એન્જિનિયરિંગ પ્રોગ્રામના સંદર્ભમાં ખાસ કરીને વિશ્લેષણના તબક્કા પર ધ્યાન આપીએ ત્યારે આપણે તે જોઈશું ડિઝાઇન તબક્કો તમે તકનીકોનો સમૂહ પસંદ કરો છો જેનો ઉપયોગ તમે અભ્યાસક્રમ પહોંચાડવા માટે કરો છો અને સારાંશ મૂલ્યાંકન પેદા કરો છો ડિઝાઇન તબક્કાની મુખ્ય પ્રવૃત્તિ સારાંશ મૂલ્યાંકન પેદા કરે છે વિકાસના તબક્કાને લર્નિંગ ડિઝાઇન પણ કહેવામાં આવે છે પરંતુ આપણે વિકાસના તબક્કાના શબ્દ સાથે રહીશું સૂચનાત્મક ઇવેન્ટ્સ ડિઝાઇન કરીશું અથવા શીખવાની ઘટનાઓ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરીશું આ અર્થમાં સ્ક્રિપ્ટ કોણ શું કરશે અને તમે કયા ક્રમમાં તે કરી રહ્યા છો તે વિગતો ભરવાનું નથી પરંતુ નાટક અથવા ફિલ્મ માટે સ્ક્રિપ્ટ જેવી સ્ક્રિપ્ટ લખવાનું છે શૈક્ષણિક સામગ્રી વિકસાવવી અને શિક્ષણ સામગ્રી વિકસાવવી અથવા પસંદ કરવી એ વિકાસના તબક્કાની મુખ્ય પ્રવૃત્તિ છે અમલીકરણનો તબક્કો તમે વાસ્તવિક સૂચના અને મૂલ્યાંકન કરો છો એટલે કે તમે વર્ગો લો છો ટ્યુટોરિયલ્સ ચલાવો છો પરીક્ષણ કરો છો ગુણ મેળવો છો વગેરે તે પ્રક્રિયામાં તમે શીખનારની પ્રગતિને પણ ટ્રેક કરો અને જરૂર પડે તો સહાયતા કરો જેમ આપણે આકૃતિમાં જોયું છે બતાવેલ તબક્કાનું મૂલ્યાંકન ડાબા હાથની ઉભી લીટી આપણે રચનાત્મક મૂલ્યાંકન કહીએ છીએ અને છેલ્લાને સારાંશ મૂલ્યાંકન કહેવામાં આવે છે રચનાત્મક મૂલ્યાંકનમાં આપણે દરેક તબક્કાના અંતે રચનાત્મક મૂલ્યાંકન હાથ ધરીએ છીએ કે તે તબક્કાની પ્રવૃત્તિઓ માટે કોઈ પુનરાવર્તન જરૂરી છે કે નહીં જ્યારે સારાંશ મૂલ્યાંકન આપણે તે શીખનારાઓ અને સૂચનાત્મક પ્રણાલીની તપાસ કરીને કરીએ છીએ જે કિસ્સામાં પુનરાવર્તન જરૂરી છે કે નહીં પ્રક્રિયાને સૂચના ડિઝાઇનના આગલિ આવૃત્તિ સાથે પુનરાવર્તિત કરવામાં આવશે સતત સુધારણાની ભાષામાં અથવા ડેમિંગ ચક્રનો ઉપયોગ કરીને આ સંપૂર્ણપણે તે હેઠળ આવે છે તે કંઈક કરી રહ્યું છે તેઓ કેટલા અંશે પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે તે શોધી કાઢયા છે જો ત્યાં પ્રાપ્તિ તફાવત છે તો આગલી વખતે જ્યારે તમે અભ્યાસક્રમ આપશો ત્યારે તમે કઈ વધારાની પ્રવૃત્તિઓ કરવા માગો છો તે સારાંશ મૂલ્યાંકન છે ADDIE ની મહત્વની લાક્ષણિકતાઓ 1984 પછી તે રેખીય પ્રક્રિયા નથી પરંતુ તે પુનરાવર્તિત છે કોઈપણ તબક્કામાં પ્રવૃત્તિઓ અન્ય તમામ તબક્કાઓ પર અસર કરે છે અને તેથી તમામ સ્થળોએ પ્રતિસાદની હાજરી યાદ રાખો કે તમે કોઈપણ સમયે કોઈપણ વસ્તુને બદલી શકો છો તમારે અન્ય તબક્કામાં તમામ પ્રવૃત્તિઓ પર ફરીથી નજર રાખવી પડશે તમે જે પણ ફેરફાર કરો છો તે સ્થાનિક રહેશે નહીં અને તેની અસર સમગ્ર બાબત પર પડશે કોઈપણ તબક્કાનું આઉટપુટ સંબંધિત હિસ્સેદારો દ્વારા રચનાત્મક મૂલ્યાંકનને આધિન છે પેટા પ્રક્રિયાઓ દરેક તબક્કામાં પેટા પ્રક્રિયાઓનો સમૂહ પ્રસ્તાવિત કરશે અને તે સંદર્ભ આધારિત છે જ્યારે આપણે વિશ્લેષણ તબક્કાની પેટા પ્રક્રિયાઓ જોઈશું ત્યારે આપણે આગામી એકમમાં તેનું અન્વેષણ કરીશું જો તમે ઈચ્છો તો તમે તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી પ્રક્રિયાઓથી અલગ પાડી શકો છો અને તમે તેમાં ફેરફાર કરવા માગો છો અને તમારું સ્વાગત છે પરંતુ તમારે તેમની અસરનો ટ્રેક રાખવો પડશે આપણે તમને આગામી એકમમાં પેટા પ્રક્રિયાઓનો એક ક્રમ રજૂ કરીશું તમારી પાસે અન્ય ISD મોડેલોનો સંપૂર્ણ સમૂહ છે જે આપણે ફક્ત યાદી બનાવીશું ઉદાહરણ તરીકે ઝડપી પ્રોટોટાઇપિંગ ત્યાં ડિક અને કેરી સિસ્ટમ્સ એપ્રોચ મોડલ છે તે ખૂબ જ લોકપ્રિય મોડેલોમાંનું એક છે અને ડિક અને કેરી સિસ્ટમ્સ એપ્રોચ મોડલ પુસ્તકની આઠમી આવૃત્તિ પ્રિન્ટમાં છે તેનો મુખ્યત્વે તાલીમ કાર્યક્રમો માટે ઉપયોગ થાય છે વપરાયેલી ભાષા ખાસ કરીને તાલીમ કાર્યક્રમો સાથે સંબંધિત છે પરંતુ જ્યારે તમે ડિક અને કેરી મોડેલ જુઓ છો ત્યારે તે માત્ર ADDIE મોડેલનું નવું રૂપ છે જોકે ડિક અને કેરી પુસ્તકમાં તેઓ ADDIE શબ્દનો ઉલ્લેખ કરતા નથી ઇન્સ્ટ્રક્શનલ ડેવલપમેન્ટ લર્નિંગ સિસ્ટમ ઉદ્દેશો સંસાધન પ્રવૃત્તિઓ OAR મોડેલ સ્મિથ અને રાગન મોડેલ મોરિસનરોસકેમ્પ મોડેલ ડિઝાઇન દ્વારા સમજવું તે એક પછાત ડિઝાઇન મોડેલ છે અને સૌથી તાજેતરના એકને SAM કહેવામાં આવે છે અનુગામી અંદાજ મોડેલ કેટલાક કારણોસર તેણે ADDIE થી કેવી રીતે દૂર રહેવું તે શીર્ષક મૂક્યું છે જેને હું શીર્ષક મૂકવું હાસ્યાસ્પદ માનું છું કારણ કે છેવટે તેણે જે ઉત્પાદન કર્યું તે ADDIE મોડેલ છે જેમાં કેટલીક નાની ભિન્નતા છે આ બધા મોડેલો ADDIE મોડેલના નાના ચલો અથવા ફરીથી શોધ છે ADDIE ને સામાન્ય મોડેલ તરીકે ગણી શકાય જેમાં હું દરેક તબક્કાની પેટા પ્રક્રિયાઓના સંદર્ભમાં વિગતો મૂકવાનું ચાલુ રાખી શકું છું સ્લાઇડનો સમય જુઓ 3501 આગલા એકમમાં આપણે પોતાના અભ્યાસક્રમના સંદર્ભમાં વિશ્લેષણ તબક્કાના પગલાઓ જોઈશું ADDIE સંદર્ભ એ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાંનો એક હશે જે આપણે ડિઝાઇન કર્યો છે તે માનવતા સામાજિકવિજ્ઞાન વિજ્ઞાન અને તેથી વધુની શ્રેણી સાથે સંબંધિત હોઈ શકે છે અથવા તે શુદ્ધ એન્જિનિયરિંગ અભ્યાસક્રમ હોઈ શકે છે આપણે વિશ્લેષણ તબક્કામાં સામેલ પેટા પ્રક્રિયાઓ જોઈશું આપણે પેટા પ્રક્રિયાઓનો સમૂહ પ્રસ્તાવિત કરીશું જો તમે ઈચ્છો તો તમે તમારી પોતાની વિવિધતાઓ બનાવી શકો છો અને તેને તમારા માટે અમલમાં મૂકી શકો છો તમારા ધ્યાન માટે ખૂબ ખૂબ આભાર Summary ENGLISH WORD GUJRATI WORD GUJRATI MEANING Instructional ઇન્સ્ટ્રક્શનલ ઇન્સ્ટ્રક્શનલ content કન્ટેન્ટ કન્ટેન્ટ redesign રીડિઝાઇન રીડિઝાઇન Events ઇવેન્ટ્સ ઇવેન્ટ્સ tutorial ટ્યુટોરીયલ ટ્યુટોરીયલ Practise પ્રેક્ટિસ પ્રેક્ટિસ optimize ઓપ્ટિમાઇઝ ઓપ્ટિમાઇઝ Learning product લર્નિંગ પ્રોડક્ટ લર્નિંગ પ્રોડક્ટ system પદ્ધતિ પદ્ધતિ cosmetic કોસ્મેટિક કોસ્મેટિક inputs ઇનપુટ્સ ઇનપુટ્સ output આઉટપુટ આઉટપુટ waterfall વોટરફોલ વોટરફોલ Script સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ track ટ્રેક ટ્રેક Deming cycle ડેમિંગ ચક્રનો ડેમિંગ ચક્રનો Prototyping પ્રોટોટાઇપિંગ પ્રોટોટાઇપિંગ